હવે જ્યારે તમે ફ્લુઇડ તત્વના કોણીય વેગને વ્યાખ્યાયિત કરવા માંગો છો ત્યારે તે સ્ટ્રેનના દર અથવા એંન્ગ્યુલર ડીફૉર્મેશન ના દર જેટલું સીધું ચિત્ર નથી જ્યારે પણ તમે કોણીય વેગ વિશે વિચારી રહ્યા હોવ ત્યારે જુઓ અમે રીજીડ બોડીની ગતિ વિશે ચર્ચા કરી રહ્યા હતા પરંતુ તે એક ખાસ કેસ છે સામાન્ય રીતે આ કેસની જેમ પ્રવાહી રીજીડ બોડી હેઠળ હોતું નથી તેથી જ્યારે તે રીજીડ બોડી ગતિમાં ન હોય ત્યારે તમારી પાસે પ્રવાહમાંના તમામ લાઈન એલિમેન્ટનો યુનિક એન્ગ્યુલર વેગ ન હોઈ શકે તેથીજ્યારે લાઈન એલિમેન્ટ AB હોય તેમાં કેટલાક કોણીય વેગ છે લાઈન એલિમેન્ટ AD તેની પાસે એક અલગ કોણીય વેગ છે તેથી જ આ એંગલ આલ્ફા ડોટ આ ખૂણા ડેલ્ટા આલ્ફા અને ડેલ્ટા બીટા તેઓ અલગ છે જો તે રીજીડ બોડીની જેમ ફરતો હોત તો પછી કેસ શું હોત તો કેસ આવો કઈક હોત તેથી જો તમારી પાસે મૂળ ફ્લુઇડતત્વ હોય તો હવે તમારી પાસે ફ્લુઇડ એલિમેન્ટ છે જે આના જેવું હોઈ શકે છે તેથી આ એંગલ સાચવેલ છે જે એક રીજીડ બોડીનુ પરિભ્રમણ છે પરંતુ આપણે આકૃતિમાં દોર્યું છે તે અહીં ઉદાહરણમાં નથી થઈ રહ્યું તેથી જો એવું હોત તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ એંગલના પરિવર્તનનો દર કેટલો છે અને તે એંગલના પરિવર્તનનો સમય દર એન્ગ્યુલર વેલોસીટી આપે છે અહીં તે એંગલ જુદા છે અને તેથી આપણે સમાધાન સાથે આપણી એન્ગ્યુલર વેલોસીટી વ્યાખ્યામાં આવવું પડશે જે આપણે રીજીડ બોડી મિકેનિક્સ માટે કરીએ છીએ તેના જેવું નથી પરંતુ ખાસ કિસ્સામાં કે તે રીજીડ બોડી બને છે તે ધ્યાનમાં રાખીને તેણે એન્ગ્યુલર વેલોસીટીની રીજીડ બોડી મિકેનિક્સ વ્યાખ્યાને અનુસરવી જોઈએ તેથી જ્યારે આપણે કહીએ છીએ કે આપણે એન્ગ્યુલર વેલોસીટીને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે તે બે લાઈન એલિમેન્ટના એન્ગ્યુલર વેલોસીટીના એરિથમેટિક એવરેજ અથવા એરિથમેટિક મીન તરીકે માનવામાં આવે છે જે લાઈન એલિમેન્ટ મૂળરૂપે એકબીજાને લંબરૂપ હતા તેથી જો તમારી પાસે એવો કેસ છે કે જ્યાં તમારી પાસે ફ્લુઇડ એલિમેન્ટ એંન્ગ્યુલર ડીફૉર્મેશન ધરાવે છે જેથી કરીને તે રીજીડ બોડી નું પરિભ્રમણ ન હોય તેથી બે લાઈન એલિમેન્ટના એન્ગ્યુલર વેલોસીટીનો એરિથમેટિક મીન છે તેનો અર્થ એ છે કે AB અને AD ના એન્ગ્યુલર વેલોસીટીનો અડધો ભાગ જે મૂળ રીતે એકબીજાને લંબરૂપ હતા AB નો એન્ગ્યુલર વેલોસીટી છે AD ની એન્ગ્યુલર વેલોસીટી શું હોઈ શકે આ આકૃતિ અનુસાર તે − છે કારણ કે આ આકૃતિ એંટિક્લોક વાઇઝ દિશામાં છે જો આપણે તેને ક્લોક વાઇઝ દિશામાં પોજીટીવ તરીકે લઈએ તો આપણે આને નેગેટિવ તરીકે લેવું જોઈએ

ખાસ કેસને ધ્યાનમાં લો જ્યારે જે આ આકૃતિમાં દર્શાવેલ છે કારણ કે જ્યારે તે કુલ ડીફૉર્મેશનની દ્રષ્ટિએ પણ હોય છે ત્યારે છે અને પછી એ 0 બને છે તેથી જે એંગલ મૂળ હતો તે જેવો જ રહે છે અને તે રીજીડ બોડીના ડીફૉર્મેશનનો કેસ છે જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ તેથી તે કિસ્સામાં જ્યારે તે or જેવુ બનશે તેથી તે લીમીટમાં તે રીજીડ બોડી મિકેનિક્સમાં એન્ગ્યુલર વેલોસીટી ની વ્યાખ્યાને અનુરૂપ છે તેથી જ્યારે પણ આપણે કંઈક વ્યાખ્યાયિત કરીએ છીએ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે એક વિશેષ લીમીટ જે પહેલાથી જ જાણીતી છે તે તે વિશેષ લીમીટ સાથે સુસંગત હોવી જોઈએ તે વ્યાખ્યા વિશિષ્ટ કેસનું ઉલ્લંઘન ન કરવું જોઈએ

ફેક્ટર ને વ્યાખ્યામાં જરૂરથી મૂકવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે લીમીટમાં જ્યારે તે રીજીડ બોડીની જેમ ફરતી હોય તેનો એન્ગ્યુલર વેલોસીટી સમાન છે એ રીજીડ બોડીના એન્ગ્યુલર વેલોસીટીની વ્યાખ્યા ના સમાન છે તેથી જ ત્યાં એડજસ્ટમેંટ ફેકટર આવે છે હવે જો આપણે સ્પષ્ટ રીતે જોઈએ તો આપણે બે અલગ અલગ પ્રકારના એન્ગ્યુલર મોશનની રજૂઆતો સાથે આવ્યા છીએ એક આ દ્વારા છે બીજો એન્ગ્યુલર વેલોસીટી છે અને તે જોવાનું શક્ય છે કે જ્યારે તેઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે તેઓ ખરેખર શું રજૂ કરે છે જો તમે તેને મેટ્રિક્સ સ્વરૂપમાં લખો તો તે એક સ્કીવ સિમેટ્રિક મેટ્રિક્સ છે હવે આ બે ડીફૉર્મેશનને જોડીને તેને અમુક રીતે લખવાનું શક્ય છે જે ફરીથી ખૂબ જ સીધી વાત છે તે છે

આ એક સામાન્ય વેલોસીટી ગ્રેડીયન્ટ છે અને તે સામાન્ય વેલોસીટી ગ્રેડીયન્ટ ડીફૉર્મેશન સાથે સંબંધિત હોવાની અપેક્ષા છે હવે તમે જોશો કે જ્યારે તમારી પાસે સામાન્ય વેલોસીટી ગ્રેડીયન્ટ હોય ત્યારે તેમાંથી માત્ર એક ભાગ ડીફૉર્મેશન સાથે સંબંધિત હોય છે અને બીજો ભાગ ડીફૉર્મેશન સાથે સંબંધિત નથી તે રીજીડ બોડીની જેમ માત્ર એન્ગ્યુલર વેલોસીટી સાથે સંબંધિત છે તેથી ડીફૉર્મેશન સાથે સંબંધિત છે અને પરિભ્રમણ સાથે સંબંધિત છે તેથી આપણે અહીં ખૂબ જ મહત્વપૂર્ણ બાબત જોઈ શકીએ છીએ જ્યારે આપણે સામાન્ય વેલોસીટી ગ્રેડીયન્ટ લખીએ છીએ કે જે સામાન્ય રીતે ફંકશન અથવા ડીફૉર્મેશનનું પેરામીટરાઇઝેશન હોવું જોઈએ તેમાંથી સ્પષ્ટપણે આપણે અલગ પાડીએ છીએ કે એક ભાગ ડીફૉર્મેશન સાથે સંબંધિત નથી તેથી માત્ર જે ડીફૉર્મેશન સાથે સંબંધિત છે અને જ્યારે પણ તમે વેલોસીટી ગ્રેડીયન્ટ સાથે શીયર સ્ટ્રેસને સરખાવો છો એ મહત્વનું છે કારણ કે આ ભાગ એંન્ગ્યુલર ડીફૉર્મેશન ને જન્મ આપે છે બીજો ભાગ રીજીડ બોડીની ગતિ છે તેથી તે ફ્લુઇડ માં શીયર સ્ટ્રેસના બંધારણ સાથે સંબંધિત હોવું જોઈએ નહીં તેથી જ્યારે પણ આપણે ન્યૂટનના સ્નિગ્ધતાના નિયમ વિશે ચર્ચા કરી છે તમે સ્પષ્ટપણે જુઓ છો કે આ તે પદ આપણે ખરેખર લીધુ હતુ અમે એક યુનિડિરેક્શનલ પ્રવાહની કલ્પના કરી રહ્યા હતા તેથી v0 તેથી ન્યુટનના સ્નિગ્ધતાના નિયમની આપણે ચર્ચા કરી છે જે મૂળભૂત રીતે તે સાચું છે કે શીયર સ્ટ્રેસ એ કોણીય ડીફૉર્મેશનના દરના રેખીય પ્રમાણસર છે પરંતુ એંન્ગ્યુલર ડીફૉર્મેશનનું ક્વૉન્ટિફિકેશન અમે અગાઉ કર્યું હતું તે ખૂબ જ સરળ કેસ અને ધારણા પર આધારિત હતું તેથી જેમ જેમ આપણે આગળ વધુને વધુ વધીશું તેમ આપણે ન્યુટનના સ્નિગ્ધતાના નિયમને વધુ સારી રીતે લખીશુ અને અમે તેને પછીથી અમારા એક પ્રકરણમાં ફરીથી લઈશું અમે તેને આ પ્રકરણમાં લઈશું નહીં કારણ કે આ ફક્ત ગતિશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેથી આ બળ વિશે ચિંતા કરતું નથી તે વિશિષ્ટ ઉદાહરણમાં જે અમે અમારા અગાઉના લેક્ચરો માં લીધું છે અમે ધારણા કરી હતી કે ત્યા વેગના અન્ય કોઈ ઘટકો નથી તેથી તે અન્ય પદો દેખાતા ન હતા અન્ય મહત્વપૂર્ણ અવલોકન એ છે કે તે મામુલી નથી એવું લાગે છે પરંતુ વાસ્તવમાં આનાથી વધુ મામુલી સમીકરણ હોઈ શકે નહીં કારણ કે તે એવું જ છે કે તમે એક ફોર્મ લખો છો જેમા દરેક મેટ્રિક્સને સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સના સરવાળા તરીકે લખી શકાય છે અને અમે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આખરે તે સિમેટ્રિક મેટ્રિક્સ એંન્ગ્યુલર ડીફૉર્મેશનના ઘટકો દ્વારા રજૂ કરવામાં આવે છે અને સ્કીવ સિમેટ્રિક મેટ્રિક્સ પરિભ્રમણના ઘટકો દ્વારા રજૂ થાય છે તેથી વધુ ઔપચારિક રીતે જયારે આપણે ટેન્સર્સ સાથે કામ કરી રહ્યા છીએ તેથી મેટ્રિક્સની એવી કેટલીક રીતો છે જેના દ્વારા આપણે સેકન્ડ ઓર્ડર ના ટેન્સરને નોટેશનલ સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ તેથી સામાન્ય રીતે આ નિયમો ટેન્સર માટે છે અને આપણે કહી શકીએ કે કોઈપણ ટેન્સર સપ્રમાણ અને સ્કિવ સિમેટ્રિક ટેન્સરના સરવાળા તરીકે વિઘટિત થઈ શકે છે તેથી મેટ્રિક્સ એ તેને લખવાની એક ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણ પદ્ધતિ છે આગળ આપણે શું કરીશું આપણે જોઈશું કે ત્યાં રસપ્રદ ક્વાન્ટિટી અથવા પેરામીટર છે જે એન્ગ્યુલર વેલોસીટી વેગ સાથે સંબંધિત છે અને તેના આધારે આપણે વર્ટીસીટી તરીકે ઓળખાતા શબ્દને વ્યાખ્યાયિત કરીશું ફ્લુઇડ મિકેનિક્સ નો સંપૂર્ણ વિષય તેના મૂળભૂત બાબતોમાં ગણિતશાસ્ત્રીઓ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો તેથી અમે જે પણ કન્સેપ્ટ ની ચર્ચા કરી રહ્યા છીએ તેને ભૌતિક આધાર અથવા ભૌતિક સમજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આખરે આપણે તેને એન્જિનિયરિંગ સંદર્ભમાં શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણે સમજવું પડશે કે આ ગાણિતિક વિકલન પાછળ ભૌતિકશાસ્ત્ર શું છે તે જ સમયે જ્યારે આ વિષય પ્રથમ વખત વિકસાવવામાં આવ્યો હતો ત્યારે તે એક પ્રકારની સાચી રીતે ગાણિતિક માર્ગ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને અમુક કિસ્સાઓમાં કોઈપણ ભૌતિક વાસ્તવિકતાથી થોડું બેધ્યાન રાખવામાં આવ્યું હતું અને તે બાબતમાં તે વર્ટિસિટી શબ્દ કે જેને વેક્ટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો કહો કે તેને વેગ વેક્ટરના કર્લ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો પરંતુ મહત્વની બાબત એ છે કે આવી કેટલીક કોન્ટીટી હંમેશા ફિલ્ડ થિયરી તરીકે ઓળખાતા સામાન્ય ગાણિતિક સિદ્ધાંતમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે જુઓ ફિલ્ડ થિયરી એ એવી વસ્તુ છે જે એટલી સામાન્ય છે કે તે ફ્લુઇડ મિકેનિક્સ કરતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં સમાનરૂપે લાગુ પડે છે અને તેથી ફિલ્ડ થિયરી વેક્ટર ફિલ્ડ અથવા કદાચ સ્કેલર ફિલ્ડ વિશે વાત કરે છે પરંતુ સામાન્ય રીતે વેક્ટર ફિલ્ડ છે અને વેક્ટર ફિલ્ડમાં વેક્ટરના પરિવર્તનની વર્તણૂકને નિયંત્રિત કરતા જુદા જુદા નિયમો શું છે તેથી જ્યારે તમે ઈલેક્ટ્રો મેગ્નેટિક્સ વિશે વાત કરો છો ત્યારે તમારી પાસે ચોક્કસ પેરામીટર છે જ્યારે તમે ફ્લુઇડ મિકેનિક્સ વિશે વાત કરો છો ત્યારે તમારી પાસે અલગ પેરામીટરના સેટ હોય છે આ ભૌતિક રીતે અલગ અલગ પેરામીટરના સેટ છે પરંતુ જ્યારે તમે ગાણિતિક ક્ષેત્રની થિયરીમાં જુવો છો ત્યારે પાયાના ગાણિતિક સિદ્ધાંતના સંદર્ભમાં ફ્લુઇડ મિકેનિક્સ અને ઈલેક્ટ્રો મેગ્નેટિક્સ વચ્ચે ભાગ્યે જ કોઈ તફાવત હોય છે અમે પછીથી કેટલાક ઉદાહરણો જોઈશું જ્યાં તમને તે ખૂબ જ સમાન લાગશે જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈક થઈ રહ્યું છે હવે જ્યારે આ વર્ટીસીટી ને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી ચાલો તેના કાર્ટેશિયન ઘટકોના સંદર્ભમાં તેને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરીએ ચાલો જોઈએ અને તે આપણને ભૌતિક રીતે શું રજૂ કરવાનો પ્રયાસ કરે છે તેનો વાજબી ખ્યાલ આપશે તેથી વર્ટીસીટી એક ગાણિતિક વ્યાખ્યા છે પરંતુ તે ભૌતિક રીતે શું આપે છે પ્રવાહમાં પરિભ્રમણ ની ભાવના તેથી જો પ્રવાહમાં આ પરિભ્રમણ ખૂબ જ મજબૂત હોય તો આપણે કહીએ છીએ કે પ્રવાહમાં વમળ બનાવવામાં આવે છે અને તેની મજબૂતાઈ વોર્ટેક્સ વેક્ટર દ્વારા આપવામાં આવે છે તેથી તે વર્ટીસીટી વેક્ટરનો ભૌતિક અર્થ છે તેથી જો તમારી પાસે એક લાઈન એલીમેંટ છે તો કહો આ પ્રકારનું સાંકેતિક લાઈન એલીમેંટ ને તમે ફ્લુઇડ માં મૂકો છો જો ફ્લુઇડમાં રોટેશનાલિટીનું એલિમેન્ટ હોય તો તે તેની દિશા બદલી નાખશે અન્યથા તે પ્રવાહમાં પોતાની સાથે સમાંતર આગળ વધશે તેથી તે વિઝ્યુઅલ સમજ આપશે કે શું પ્રવાહમાં પરિભ્રમણનું તત્વ છે કે નહીં અને તે ગાણિતિક રીતે વર્ટિસિટી વેક્ટર દ્વારા માપવામાં આવે છે જો તમે જોશો તો તે વર્ટિસિટી વેક્ટરના ઘટકોમાંથી એકને તમે જાણો છો તમામ ક્રોસ પ્રોડક્ટ્સમાં ગયા વિના બીજાને તાર્કિક રીતે જનરેટ કરવું શક્ય છે સારાંશમાં આપણે ફ્લુઇડ એલીમેંટ ની રેખીય અને કોણીય ગતિના પરિમાણની ચર્ચા કરી છે હવે આના આધારે આપણે કેટલીક મહત્વપૂર્ણ કન્સેપ્ટયુઅલ સમજણ સાથે આવીશું તેથી તે કન્સેપ્ટયુઅલ સમજણ ફ્લુઇડ મિકેનિક્સમાં બે મહત્વપૂર્ણ પરિભાષાઓ પર આધારિત છે એક સ્ટ્રીમ ફંક્શન છે બીજું વેલોસિટી પોટેન્શિયલ છે ચાલો જોઈએ કે સ્ટ્રીમ ફંક્શન શું છે તેથી સ્ટ્રીમ ફંક્શનને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે વ્યાખ્યામાં જોવા માટે ચાલો આપણે સૌપ્રથમ સમજીએ કે આવા ફંક્શનને વ્યાખ્યાયિત કરવા પાછળની પ્રેરણા શું છે ચાલો આપણે 2 ડાયમેન્શ્યલ ઇનક્મ્પ્રેસેબલ પ્રવાહનું ઉદાહરણ લઈએ અને તેના માટે સાતત્ય સમીકરણનું સ્વરૂપ લખીએ 2 ડાયમેન્શ્યલ ઇનક્મ્પ્રેસેબલ પ્રવાહ માટે નું સ્વરૂપ શું છે જો તે સામાન્ય 3 ડાયમેન્શ્યલ પ્રવાહ હોત તો પછી તે આ પ્રમાણે હોત

હવે જ્યારે તે 2 ડાયમેન્શ્યલ છે તેનો અર્થ એ કે ત્રીજો વેગ ઘટક મહત્વપૂર્ણ નથી તેથી તમારી પાસે આ 2 પદો બાકી છે હવે ચાલો આપણે કહીએ કે તમને u અને v ના વેગ ઘટકો શોધવામાં રસ છે અમે પછીથી જોઈશું કે આ એકમાત્ર સમીકરણ નથી કે જે u અને v માં ફેરફારને નિયંત્રિત કરે છે અન્ય ડિફ્રન્ટશિયલ સમીકરણો છે જેને જોડી દેવાની જરૂર છે પરંતુ માત્ર કાલ્પનિક અથવા ગાણિતિક સ્વરૂપમાં જો 2 ચલોને બદલે u અને v હોય તમે તેને એક પેરામીટરમાં રૂપાંતરિત કરી શકો છો જે u અને v એક પેરામીટરના સંદર્ભમાંમાં વ્યક્ત કરવામાં આવે છે જે સાતત્ય સમીકરણના આ સ્વરૂપને આપમેળે સંતોષે છે પછી u અને v તે નવા ફંક્શનના સંદર્ભમાં પેરામીટરાઇઝડ થઈ શકે છે ચાલો કહીએ કે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી ઉદ્દેશ્ય એ છે કે અમે ગાણિતિક ફંક્શનના સંદર્ભમાં વેગ ઘટકોને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આપમેળે સાતત્ય સમીકરણના સંતોષની ખાતરી કરે છે કારણ કે એ ફર્ક નથી પડતો કે પ્રવાહ કેટલો જટિલ અથવા કેટલો સરળ છે એ ફ્ક્ત સાતત્ય સમીકરણને સંતોષવો જોઈએ તેથી આ વ્યાખ્યા તેનું ઉલ્લંઘન કરી શકતી નથી આપણે આવા કેસ ને શા માટે પ્રતિબંધિત છીએ કારણ કે વધુ સામાન્ય કેસ માટે આવા પરિમાણ શોધવાનું સરળ નથી તેથી જો તમારી પાસે 3 ડાયમેન્શ્યલ કેસ હોય તો પછી તમે આવા પેરામીટરને આપમેળે શોધી શક્યા નથી જે આ સામાન્ય સમીકરણને સંતોષે છે તેથી આ વ્યાખ્યા 2 ડાયમેન્શ્યલ ઇનક્મ્પ્રેસેબલ પ્રવાહ માટે પ્રતિબંધિત છે આ ફંક્શનને સ્ટ્રીમ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે વિશેષતા એ છે કે તે સ્ટ્રીમ લાઇનના ખ્યાલ સાથે થોડો સંબંધ ધરાવે છે જે આપણે શીખ્યા છીએ સ્ટ્રીમલાઇન માટે આ મહત્વપૂર્ણ નિષ્કર્ષ છે સ્ટ્રીમસ્ટ્રીમ ફંક્શનમાં કોઈ ભિન્નતા નથી તેનો અર્થ એ છે કે એક સ્ટ્રીમલાઇન કોન્સ્ટન્ટ સ્ટ્રીમ ફંક્શનનું રજૂ કરે છે તે આપેલ સ્ટ્રીમલાઇન સાથે કોન્સ્ટન્ટ સમાન સ્ટ્રીમ ફંક્શન છે તેથી નિષ્કર્ષ એવો છે કે સ્ટ્રીમલાઇન સાથે અચળ છે અને તેથી જ નામ સ્ટ્રીમ ફંક્શન છે તેથી આ સંબંધ તમામ પ્રકારના પ્રવાહ માટે નથી આ ફક્ત તે કિસ્સામાં છે જ્યારે બંને હોય ત્યારે સ્ટ્રીમલાઇન હંમેશા ત્યાં હોય છે પરંતુ હંમેશા અચળ સ્ટ્રીમલાઇન સાથે સતત સુસંગત નથી કારણ કે હંમેશા વ્યાખ્યાયિત નથી માત્ર 2 ડાયમેન્શ્યલ અસંકોચનીય પ્રવાહ માટે આ વ્યાખ્યા કામ કરે છે અને માત્ર તે કિસ્સામાં આપણે કહી શકીએ કે તે સ્ટ્રીમલાઇન સાથે અચળ છે તેનો અર્થ એ નથી કે સ્ટ્રીમલાઇન ત્યાં નથી જો તે 2 ડાયમેન્શ્યલ ઈંકમ્પ્રેસિબલ પ્રવાહ ન હોય તે ત્યાં છે પરંતુ સ્ટ્રીમ ફંક્શન આ રીતે વ્યાખ્યાયિત નથી તેથી તમે તે 2 વચ્ચે સામ્યતા અથવા સંબંધ ધરાવી શકતા નથી